ચાલો હવે હું બે મહત્વના પમ્પ સેન્ટ્રીફ્યુગલ પંપ અને રેસીપ્રોકેટીગ પમ્પ વિશે ચર્ચા કરું સેન્ટ્રિફ્યુગલ પમ્પ ડાયનામિક પંપના વર્ગ હેઠળ આવે છે તેની પાસે એક કેસીંગની અંદર ઇમ્પેલર્સનો સમૂહ છે તેમાં સક્શન ઇનપુટ પાઇપ છે જ્યાં પાણી દાખલ થાય છે અને ડિલિવરી પાઇપ જ્યાં પાણી બહાર જાય છે તેને પ્રવાહી અથવા પાણી ડિસ્ચાર્જ કહેવામાં આવે છે ઓપરેશન સેન્ટ્રીફ્યુગલ બળ પર આધારિત છે આ તીવ્ર ગતિએ ફરતું હોય છે શૂન્યાવકાશ એક દબાણ તફાવત જે ઉચ્ચ ગતિના પરિભ્રમણને કારણે બનાવવામાં આવે છે પાણી ચૂસી જાય છે અને તે સેન્ટ્રીફ્યુગલ બળને કારણે પાણીને કેન્દ્ર તરફ દોરે છે અને તે આઉટલેટ બહાર ધકેલવામાં આવે છે અને પરિણામે દબાણનો તફાવત બનાવવામાં આવે છે વેક્યૂમ બનાવવામાં આવે છે જે વધુ પાણીમાં ચૂસી લે છે અને તેથી તે આગળ વધે છે તેથી ગતિ વધારે ઇમ્પેલર ગતિ દબાણમાં તફાવત મોટો અને પછી વધુ ડીસ્ચાર્જ થાય છે તો આ તે કેવી રીતે ચાલે છે હું ફ્લો રેટના એક્સ અક્ષ ડિસ્ચાર્જ રેટ અને Y અક્ષના હેડ અથવા દબાણ પર પ્લોટ દોરું છું હવે હાઇડ્રોલિક ડોમેનમાં સ્થિર લાક્ષણિકતા વળાંક આ કંઈક છે કોઈ ચોક્કસ આપેલ ગતિએ જો ગતિ ઓછી થઈ જાય તો તમે આનાથી ડીસ્ચાર્જ સ્થિર લાક્ષણિકતા વળાંક જોશો ગતિમાં વધુ ઘટાડો તમે આના જેવું કંઈક જોશો તેથી જેમ જેમ આ ફેશનમાં ગતિમાં વધારો થાય છે કોણીય ગતિ આ પ્રમાણે વધારો થાય છે તમે આ પ્રમાણે દબાણ વિરુદ્ધ ડીસ્ચાર્જ દર માટે સ્થિર લાક્ષણિકતા વળાંકવાળા પરિવારને જોશો મોટરના શાફ્ટ પર લાગ્યું ટોર્ક કંઈક આવું હશે અને તે એવું કેમ છે અવલોકન કરો કે હું અહીં આ મુદ્દાઓને ચિહ્નિત કરીશ હવે આ મુદ્દાઓ પમ્પના ડેટાશીટમાં સૂચવ્યા મુજબ શ્રેષ્ઠ કાર્યક્ષમતા પોઇન્ટ છે તેનો અર્થ એ છે કે જ્યારે હેડ 0 હોય છે જેનો અર્થ એ કે ત્યાં કોઈ હાઇડ્રોલિક દબાણ તફાવત જરૂરી નથી તો હાઇડ્રોલિક પાવર 0 છે જ્યારે આ અક્ષ સાથેનો પ્રવાહ જ્યારે પ્રવાહ દર 0 હોય છે તો પણ હાઇડ્રોલિક શક્તિ મહત્તમ છે તેથી ક્યાંક વચ્ચે હાઇડ્રોલિક પાવર મહત્તમ છે તેથી આ તે બિંદુઓ છે જ્યાં તમારી પાસે મહત્તમ હાઇડ્રોલિક શક્તિ છે અને તે ઓપરેટિંગ પોઇન્ટ છે કે જ્યાં કાર્યક્ષમતા મહત્તમ હશે તેથી ભલામણ કરવામાં આવે છે કે તમે શ્રેષ્ઠ કાર્યક્ષમતાના આ બિંદુઓ પર સેન્ટ્રીફ્યુગલ પમ્પ ચલાવો અને તેથી જો તમે તે સ્થાનનું પ્લોટ દોરો છો તો ટોર્ક કે જે મોટરના શાફ્ટને જોવો જોઈએ તે આ કંઈક હશે તેથી આ ટોર્ક ω2 ની પ્રમાણસર છે તેમાં આવર્તન અવલંબનનો ખૂણો છે તેથી કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સક્શન હેડ 10 મી કરતા ઓછું હોવું જોઈએ કારણ કે દબાણ સક્શન દ્વારા તમારી પાસે 10 મી કરતા વધુ નથી પ્રેક્ટિસમાં 6 મી કરતા ઓછું તે છે જે તમે ઘર્ષણના નુકસાનને કારણે પ્રાપ્ત કરી શકો છો પ્રાઇમિંગની જરૂર છે તમારે પહેલા પાણીથી સેન્ટ્રીફ્યુગલ પંપ ભરવાની જરૂર છે અને પછી મોટર ચાલુ કરવી જોઈએ મોટરના શાફ્ટ પર જે શાફ્ટ ટોર્ક દેખાય છે તે ω2 ની પ્રમાણસર હોય છે તે કામગીરી તરીકે આ વિશિષ્ટ ટોર્ક છે હેડ પ્રવાહ દર અને ગતિ પર આધારિત છે થ્રેશોલ્ડની નીચેની ગતિએ પાણીને પંપ કરવામાં આવતું નથી તેથી તેનો અર્થ એ છે કે આ ભાગ અહીં આ નવી લાક્ષણિકતા સ્થિર લાક્ષણિકતા જે દોરવામાં આવે છે આ થ્રેશોલ્ડની નીચે બધું ઘર્ષણમાં જાય છે પાણીને પંપ કરવામાં આવશે નહીં તો આ થ્રેશોલ્ડ સ્પીડ પર છે આ લાક્ષણિકતા એ થ્રેશોલ્ડ ગતિ છે તેથી હવે હું ફક્ત તમારી સાથે 2 મહત્વપૂર્ણ પાસા વિશે ચર્ચા કરું છું સિંગલ સ્ટેજ અને ડાયનામિક મંચ તરીકે ઓળખાતું કંઈક છે મોટાભાગના પમ્પ ખાસ કરીને નીચા હેડ માટે આપણે એક જ તબક્કાના પંપનો ઉપયોગ કરીએ છીએ જેનો અર્થ એ છે કે ઇમ્પેલર એક જ ઇમ્પેલર છે તેથી જો આ કેસિંગ છે તો ઇમ્પેલર આ રીતે કેસિંગમાં રાખવામાં આવ્યું છે આ તે જ જગ્યાએ છે જ્યાં પાણી પ્રવેશ કરવામાં આવે છે અને અમે તેને આ પ્રવેશ હીએ છીએ અને પાણી આ રીતે બહાર નીકળે છે તેથી જ્યારે પાણી રૂટ થાય છે આ દ્વારા પ્રવેશવામાં આવે છે જેમ કે આ રૂપાંતર કરનાર દ્વારા ઇમ્પેલર વધુ ઝડપે ફરતું હોય છે અને સેન્ટ્રીફ્યુગલ બળો આ આઉટલેટ દ્વારા પાણીને દબાણ કરે છે તેથી જો હું દિશા દોરીશ તો તે આના જેવું કંઈક દેખાય છે તો આ કેસિંગ છે અને આ ઇમ્પેલર છે હવે પાણી ફક્ત એક બાજુથી દાખલ કરવામાં આવે છે તેને એકલ પ્રવેશ કહેવામાં આવે છે તમારી પાસે ડબલ એડમિશન પણ છે તેથી તે આ દેખાશે ઇમ્પેલર આના જેવો દેખાય છે જો હું કેસિંગ દોરૂ છું તો તે આ ફેશનની જેમ લાગે છે તેથી પાણીને આ રીતે અને આ રીતે પ્રવેશ આપી શકાય છે અને પછી આ કેન્દ્ર અને બાહ્ય પરિઘ વચ્ચેના દબાણના તફાવતને કારણે પાણી બહાર આવે છે સેન્ટ્રીફ્યુગલ બળ દ્વારા પાણીને બહાર કાઢવામાં આવે છે હવે પ્રવાહની દિશા આની જેમ હશે આ ડબલ પ્રવેશ છે હવે કોર્સના ડબલ પ્રવેશ વધુ ફાયદા છે કારણ કે આ બંદર દ્વારા પાણી પ્રવેશ મેળવવામાં આવે છે અને આ બંદર દ્વારા પ્રવેશ મેળવવામાં આવતા પાણી ઈમ્પેલ્લર વ્હીલને સંતુલિત કરશે તેથી ડબલ પ્રવેશ એ દૃષ્ટિકોણથી વધુ ફાયદા છે તે બેરિંગ પર અસર ઘટાડી છે મલ્ટી સ્ટેજ પણ છે જ્યાં તમારી પાસે ખૂબ ઠંડા કૂવા ખૂબ ઠંડા કુવાઓ છે અને પછી સબમર્સિબલ પમ્પ્સના કિસ્સામાં જ્યાં તમારે ખાસ કરીને બોરવેલ જેવા ઘણા સારા હેડ પર પમ્પ કરવું પડશે મલ્ટી સ્ટેજ ઇમ્પેલર્સ સામાન્ય રીતે પંપમાં વપરાય છે તો પછી તેને મલ્ટી સ્ટેજ પમ્પ કહેવામાં આવે છે ચાલો હું તમને ફક્ત બતાવીશ કે યોજના કેવી દેખાય છે આ એક સિંગલ સ્ટેજ ઇમ્પેલર છે આ એક સિંગલ સ્ટેજ ઇમ્પેલર છે હું આના જેવું વધુ એક ઇમ્પેલર સેટ મૂકીશ એક વધુ ઇમ્પેલર સેટ મૂકું છું તેથી જો હું આ રીતે સેટ કરનારા ઇમ્પેલરોને રાખું છું તો આ મલ્ટી સ્ટેજ બની જશે તેથી આ પ્રવેશ બિંદુ છે આ એક પ્રવેશ પ્રવેશ બિંદુ છે જ્યાં પાણી દાખલ કરવામાં આવે છે રુટ કરે છે અને તે અંદર જતાની સાથે તે રુટ થાય છે અને તે ફરતું હોય છે સેન્ટ્રીફ્યુગલ બળ પાણીને બહાર કાઢવા માટે દબાણ કરે છે ઇમ્પેલરનું આઉટલેટ છે તેથી તે તેના જેવા ઇમ્પેલરની બહાર જાય છે અને પછી પાણી એક વિસારક દ્વારા ફેરવવામાં આવે છે અને તે અંદર આવે છે બીજા ઇમ્પેલરમાં તે બીજા ઇમ્પેલરમાં દાખલ થાય છે અને અહીંથી તે ફરીથી સેન્ટ્રીફ્યુગલ બળ દ્વારા બહાર જાય છે અને પછી તે છે ત્રીજા ઇમ્પેલર અને તેથી વધુને અંતે પ્રવેશ કર્યો અને અંતે ડિસ્ચાર્જ પોઇન્ટ પર આવે છે એકલ પ્રવેશ મલ્ટી સ્ટેજની જેમ તમારી પાસે ડબલ એડમિશન મલ્ટી સ્ટેજ છે ચાલો હું તમને બે તબક્કાની ડબલ પ્રવેશ બતાવીશ તેથી જો હું કહું કે આ તે જ છે જ્યાં તેને પ્રવેશ આપવામાં આવ્યો છે તો તે બંને બાજુથી અંદર જશે પછી તે આમાંથી બહાર આવશે તે રૂટ થાય છે અને પછી આગળના તબક્કાના ડબલ પ્રવેશ ઇમ્પેલરમાં જાય છે તેથી આગળ વધે છે તેથી આ રીતે ડબલ એડમિશન મલ્ટી સ્ટેજ ઇમ્પેલર કામ કરે છે હવે ખરેખર જો તમે જોશો કે આ બિંદુએ ત્યાં P1 દબાણ છે અને પછી ઇમ્પેલર્સની પરિઘમાં P2 છે તેથી P1 P2 એ છે કે જે પરિઘ તરફ પાણીને કેન્દ્રિત કરે છે તેવી જ રીતે અહીં પણ તમારી પાસે P1 અને P2 અને પ્રેશર P1 P2 છે ∆P પાણીને દબાણ કરે છે પરિભ્રમણ અને સેન્ટ્રીફ્યુગલ બળને કારણે છે હવે અહીં મલ્ટી સ્ટેજ પર તમે જોશો કે દબાણ વધવાનું શરૂ થાય છે તેથી ત્યાં P1 અને આ P2 છે અને અહીં P2 પર તેને આગળના ઇમ્પેલર તબક્કામાં દાખલ કરવામાં આવે છે P1 એ P2 છે જે P3 પર બળ આપે છે P3 એ ત્રીજા તબક્કાના પ્રવેશ પરનું દબાણ છે P4 તેથી આગળ તેથી ખરેખર ∆P એ ઉમેરવાનું ચાલુ રાખશે તેવી જ રીતે ડબલ પ્રવેશના કિસ્સામાં તમારી પાસે P1 P2 P3 છે તેથી શક્તિમાં વધારાના કારણે દબાણમાં વધુમાં પહેલાથી છેલ્લા તબક્કા સુધી પૂરતા પ્રમાણમાં વિભિન્ન દબાણ છે જે પાણીને ઘણી વધારે ઊંચાઈએ પંપ કરશે તેથી તે જ રીતે મલ્ટી સ્ટેજ પમ્પ કામ કરવાનું શરૂ કરે છે અને સામાન્ય રીતે બોરવેલના સબમર્સિબલ પંપમાં ઉપયોગમાં લેવાય છે જે એક પ્રકારનાં એપ્લિકેશન છે ચાલો હવે જોઈએ કે આપણે PV ને કેવી રીતે ઇન્ટરફેસ કરીએ છીએ તેથી અમારી પાસે પીવી છે અને પીવીના આઉટપુટ ટર્મિનલ્સ પર અમારી પાસે Ct છે બફર કેપેસિટર છે અને ટર્મિનલથી હું એક ચોપર બનાવીશ જેનો અર્થ છે કે ત્યાં સ્વીચ અને ડાયોડ છે તે છે હું ડીસી ડીસી કન્વર્ટર નથી મૂકી રહ્યો જેનો અર્થ ઇન્ડક્ટન્સ અને કેપેસિટીન્સ છે મારી પાસે સ્વિચ કરવા માટે ચોપર છે મોટર ડીસી મોટર પોતે બિલ્ટ એનર્જી સ્ટોરેજ છે તેમાં બિલ્ટ ઇન્ડક્ટન્સ હોય છે ઠીક છે મને જોવા દો શું થાય છે હવે મોટરમાં શ્રેણી વિન્ડિંગ રેઝિસ્ટન્સ Ra છે તે સિરીઝ ઇન્ડક્ટન્સ La કરતાં નાના મૂલ્ય છે મેગ્નેટાઇઝિંગ ઇન્ડક્ટન્સ બધા ઇન્ડક્ટન્સ મળીને લમ્પ કરેલા છે હું તેને La અને મોટર પોતે મૂકી રહ્યો છું જે કંટ્રોલ વોલ્ટેજ સ્ત્રોત જેવા નિયંત્રિત છે હવે આ મોટર કાયમી ચુંબક ડીસી મોટર છે તેથી તમારે ડીસી ડ્રાઇવની જરૂર છે મોટરના શાફ્ટને એક બીજા શાફ્ટ સાથે જોડવામાં આવે છે તે આ જેવા સેન્ટ્રલ ફ્યુએલ પંપની શાફ્ટ છે તેથી આ સેન્ટ્રલ ફ્યુએલ પંપ ઇનલેટ અને આઉટલેટ ધરાવે છે અને આ આ જેવા વિંગ્સ સાથે ઇમ્પેલર છે તો આ સિસ્ટમ છે આપણી પાસે અહીં vt છે ટર્મિનલ વોલ્ટેજ છે અને મોટરના આર્મચર va છે આ બેક ઇએમએફ eb છે યાંત્રિક બાજુએ મેં ટોર્ક Td વિકસાવી છે જે શાફ્ટની ગતિ છે હવે આપણે જાણીએ છીએ કે Td બરાબર Td ડેવેલપડ ટોર્ક આપવું પડે છે jdωdt થી બહાર નીકળવું પડશે કોઈપણ જડતા શાફ્ટ પરના આ બિંદુ સુધી dωdt માં પ્રતિબિંબિત થાય છે સ્પીડ વત્તામાં ફેરફાર થાય છે આ બાજુ બેરિંગ હોય છે આ બાજુ ત્યાં બેરિંગ ઘર્ષણ B×ω વત્તા લોડ ટોર્ક સેન્ટ્રીફ્યુગલ પંપનો હાઇડ્રોલિક લોડ હશે અમે થોડા સમય પહેલાં લાક્ષણિકતાઓમાં જોયું TL અને TL શું છે ઠીક છે ચાલો હું તેને નીચે મૂકું dωdt વત્તા Bω વત્તા કેટલાક α ω2 અમે કહ્યું કે TL પ્રમાણસર ω2 છે હવે આ તે પ્રકારનું લોડ છે જે આ ડીસી મોટર જોશે અને તે પછી આ બધા ટોર્ક ભાગોને કાબુમાં લેવા માટે ટોર્ક વિકસાવવો પડશે હવે આ કેવી રીતે કાર્ય કરે છે ચાલો જોઈએ આ સ્વિચ કરી રહ્યું છે ચાલુ બંધ ચાલુ બંધ છે જેનો અર્થ અહીં વોલ્ટેજ ક્યાં Vt સાથે જોડાયેલ હશે અથવા તે 0 હશે કારણ કે તે ફ્રી વ્હિલિંગ હશે તેથી જ્યારે તે ચાલુ થાય છે ત્યાં આના જેવો પ્રવાહ આવશે અને તે પછી તે મોટર ચલાવવાનું શરૂ કરશે તેમાં આર્મેચર કરંટ હશે આર્મેચર કરંટ ટોર્ક ઉત્પન્ન કરશે કારણ કે ડીસી મોટરમાં ટોર્ક એ આર્માચર કરંટના પ્રમાણસર છે અને આ ટોર્ક શાફ્ટને ફેરવવાનું કારણ બનશે અને આ ɷ પ્રેશર તફાવત હેડ પેદા કરશે અને જેના કારણે પાણી નો ફલોથશે તેથી ડીસ્ચાર્જ દર અથવા પ્રવાહ દર આમાં આવે છે અને આને કારણે તમારી પાસે અહીં પાછા EMF પ્રેરિત થશે અને આ બેક EMF કરંટના પ્રવાહનો વિરોધ કરશે અને તે કોઈ મૂલ્ય પર સ્થાયી થશે ચાલો હું માત્ર મહત્વપૂર્ણ વેવફોર્મ્સ દોરીશ જેથી અમને ઓપરેશન વિશેની આંતરદૃષ્ટિનો ખ્યાલ આવે તેથી આ સમયનો અક્ષ છે હું મોટર દ્વારા 2 વેવફોર્મ્સ va અને મોટરમાં કરંટ ia છે તેથી ચાલો હું તેમને સમયના ક્ષેત્રોમાં વહેંચીશ હવે આ ઓન ટાઇમ અને ઓફ ટાઇમ છે ઓન ટાઇમ માં Vt સીધા આ બિંદુએ આવશે તેથી Va એ Vt છે ઓફ ટાઇમ દરમિયાન Va એ 0 છે કારણ કે ડાયોડ ફ્રી વ્હિલિંગ છે આમાંથી કોઈ વહેતું કરંટ પ્રારંભ કરનાર તે જેવા ફ્રી વ્હીલ કરશે તેથી તેના પર પુનરાવર્તન થશે આગળ અમારી પાસે આ ડ્યુટી સાયકલ છે તે આ BJT અથવા MOSFET છે અથવા IGBT એ dTs સમયગાળા માટે સ્વિચ કરી રહ્યું છે અને 1 dTs સમયગાળા માટે સ્વિચ ઓફ કરી રહ્યું છે અને અહીં Va નું સરેરાશ મૂલ્ય vt × d છે ચાલો આપણે અહીં કરંટ કરંટ અહીંનું સમીકરણ સંચાલક સમીકરણ Vla છે આ La diadt એ ફેરાડે સમીકરણ છે હવે Vla શું છે આ બિંદુએ વોલ્ટેજ માઈનસ આ બીદુએ વોલ્ટેજ આ બિંદુએ વોલ્ટેજ Va માઈનસ Ira છે અથવા તો 0 અથવા Vt હશે તો ચાલો આપણે કહીએ કે જ્યારે આ ચાલુ હોય ત્યારે તે એક તરફ vt બાદબાકી Ia Ra હશે અને બીજી બાજુ તે eb માઈનસ eb હશે તેથી હું vt - ia Ra માઈનસ eb લખુ છું જે ɷ ની પ્રમાણસર છે તેથી K ɷ પણ છે તેથી આ સંબંધ હશે આને એકીકૃત કરવાથી મને Ia મળશે હવે ચાલો કહી શકીએ કે Ra ખૂબ નાનો છે અવગણ્ય છે તે પછી તે vt માઈનસ kɷ અથવા vt માઈનસ eb છે ɷ એ ટાઇમ કોન્સ્ટન્ટ સાથે ફરે છે ત્યાં તે શરૂઆતમાં J છે કરંટની જેમ વિદ્યુત પરિમાણો જેટલી ઝડપથી આ ઝડપથી બદલાશે નહીં કારણ કે વિદ્યુત સમય સતત ખૂબ જ ઝડપી છે તેથી Vt એકદમ સ્થિર છે eb એ Ts સમયગાળા માટે પણ એકદમ સ્થિર છે તેથી vt બાદબાકી kω પૂરતા પ્રમાણમાં સતત છે અને હું કહીશ કે આ વધી રહ્યું છે કરંટ ia વધશે જેમાં vt માઈનસ eb ભાગ્યા La જે ઢાળ છે ω ને હું વિદ્યુત પરિમાણોની તુલનામાં ખૂબ જ ધીરે ધીરે બદલી રહ્યો છું અને Ra નાનું છે તેથી તે બંધ હોય ત્યારે આ 0 હોય છે તે ફક્ત eb છે જે La તરફ આવે છે તેથી તે La દ્વારા -eb છે તેથી આ એક La દ્વારા eb છે તેથી આ ઢાળ છે તો ચાલો આપણે કહીએ કે આ કરંટ છે મોટરમાંથી વહેતું આર્મેચર કરંટ છે તેથી આ કરંટ મૂલ્ય હું ડ્યુટી સાયકલ ને નિયંત્રિત કરીને ઉપર અને નીચે ગોઠવી શકું છું તેથી જો ડ્યુટી સાયકલ નાનું છે તો પછી Ii મૂલ્ય નાનું હશે જો ડ્યુટી સાયકલ ઊંચું હશે તો ia મૂલ્ય ઊંચું હશે તેથી આ ઉપર અને નીચે જઈ શકે છે તેથી Ia નિયંત્રિત કરીને હું ટોર્કને નિયંત્રિત કરી રહ્યો છું કારણ કે ટોર્ક એ ડીસી મોટરમાં ia ના પ્રમાણસર છે અને IA ને વ્યવસ્થિત કરીને મેં Td ગોઠવ્યો છે તેથી જો તમે Td ને ગોઠવો છો તો ગતિમાં ફેરફાર થાય છે જેમ કે ગતિમાં ફેરફાર થાય છે ઇનલેટ અને આઉટલેટ વચ્ચેનો દબાણ તફાવત બદલાઈ જાય છે અને તેથી તમે અહીં ડ્યુટી સાયકલને વ્યવસ્થિત કરીને ફ્લો રેટને નિયંત્રિત કરો છો અને eb એ ω ના પ્રમાણસર છે જેમ કે મેં અહીં કહ્યું છે તેથી ω ખરેખર ia ના વિરોધમાં વર્તે છે અને આ સ્થિર સ્થિતિ કેટલાક મૂલ્ય પર સ્થાયી થઈ જશે અને Vt માઈનસ eb અમે તેને vt ebLa ધ્યાનમાં લઈએ છીએ જે કરંટ નક્કી કરશે તેથી આ રીતે ડ્યુટી સાયકલને એડજસ્ટ કરવાથી Va ના સરેરાશ મૂલ્યને એડજસ્ટ કરવામાં આવશે જે dvt બનશે જે ω ને અસર કરશે ω એ પંપ માં પ્રેસર તફાવત ને અસર કરશે જે ફ્લોવ રેટ ને પણ અસર કરશે તેથી આ રીતે સેન્ટ્રીફ્યુગલ પમ્પને પીવી સેલ અથવા પીવી મોડ્યુલ સાથે ઇન્ટરફેસ કરવામાં આવે છે અને તે આ રીતે કાર્ય કરે છે